કુલંબનો નિયમ આ ઇલેક્ટ્રોમેગ્નેટીક થિયરી પરનો કોર્સ છે અને આ કોર્સ કુલંબના નિયમ Coulombs law થી શરુ થાય છે તો આપણે બે વિજભાર વચ્ચે લાગતા બળ માટેના કુલંબના નિયમથી શરુઆત કરીએ પછી આપણે જોઇશું કે તેની પ્રાયોગિક રીતે ચકાસણી કરતા તે થીયરી મુજબના નિયમ સાથે સુસંગત છે કે નહિ ત્રીજુ પછી આપણે બે ચાર્જ વચ્ચે લાગતા બળ માટેના થોડા દાખલાઓનો ઉકેલ મેળવીશું અને આ વ્યાખ્યાનના અંતે આપણે પોઇંટ ચાર્જ અને વીજભાર વિતરણ અંગેની ચર્ચા કરીશુ આ આજના વ્યાખ્યાનનો પ્રોગ્રામ છે અને આજે આપણે જે શીખીએ તે મુદાઓ પર આધારીત એસાઇન્મેન્ટ હું તમને આપીશ જેમાં ત્રણ કે ચાર પ્રોબ્લેમ આ કન્સેપ્ટ્સ પર આધારીત હશે કુલંબનો નિયમ દર્શાવે છે કે આપણે અહીં બે પોઇંટ ચાર્જ ધ્યાનમાં લઇશું તો હવે આવા બે પોઇંટ ચાર્જને ધ્યાનમાં લઇને આગળ વધીએ અને એ આધારે એક ચાર્જ q1 છે અને બીજો ચાર્જ q2 છે તથા તે બન્ને વચ્ચે અંતર r છે તેમજ ભવિષ્યમાં તેની ઉપયોગીતા માટે હું તેના નોટેશન પણ લખી રહ્યો છું તેને હું r12 થી દર્શાવીશ આ બળ એ મુલ્ય દર્શાવતું બળ છે એટલે કે તે મેગ્નિટ્યુડ બળ છે અલબત્ત તમે મિકેનિક્સ ના કોર્સના જ્ઞાનના અધારે કહી શકો કે બળ એ સદિશ રાશી છે આપણે જે બે ચાર્જ q1 અને q2 લીધા છે તેના આધારે આપણને તેમની વચ્ચે લાગતા બળનું મુલ્ય મળશે છેવટે આપણે તેને SI એકમથી લઇએ અને આપણે તે આધારે આગળ વધીએ આથી હું SI એકમનો ઉપયોગ કરી અને ચર્ચા આગળ વધારીશ તે ખ્યાલમાં રાખીએ તો |F| 14π0q1q2r12 2હશે જ્યાં 0 એપ્સીલોન ઝીરો ને શુન્યાવકાશની પારગમ્યતા કહેવાય છે અહીં વર્ગ હોવાના કારણે બન્ને ચાર્જ વચ્ચેનું અંતર ડબલ થાય છે અને તે મુજબ દર્શાવેલ છે |F| 14π0q1q2r12 2 અહીં વર્ગ દર્શાવેલો હોવાથી બળ ચાર ગણા જેટલું ઘટી જાય છે હું તમને કહી શકીશ કે બળ માત્ર કોઈ રાશિ નથી પરંતુ એક મૂલ્ય પણ દર્શાવે છે એટલે કે અહિ બળની દિશા હોય છે તમે અગાઉના ક્લાસમાં ભણી ગયા છો કે જો q1 અને q2 સરખા ચિન્હો વાળા ચાર્જ હોય તો તેમની વચ્ચે લાગતું બળ અપાકર્ષિત હોય છે આનો અર્થ એવો થશે કે બન્ને ચાર્જ વચ્ચે લાગતુ બળ બન્ને ચાર્જને જોડતી રેખાને સમાંતર લાગે છે અને બન્ને ચાર્જ એક બીજાથી દુર જવાનો પ્રયત્ન કરે છે અને તેનું મુલ્ય સરખું રહે છે બીજી બાજુ જો તેઓ વિરુદ્ધ ચિહ્નવાળા હોય તો ચાલો હું અહીં વિરુદ્ધ લખું છું જો તેઓ વિરોધી ચિહ્નવાળા હોય તો બળ આકર્ષક બનશે આનો અર્થ એ છે કે તે કિસ્સામાં બળ એકબીજા તરફ આ દિશામાં હશે તેથી હું આશા રાખું છું કે આ મુદ્દો સ્પષ્ટ છે પરંતુ ચાલો હું ફરીથી તેને સ્પષ્ટ કરું હું અંતર r12 દ્વારા અલગ બે ચાર્જ q1 અને q2 દોરું છું અને જો આ જ ચાર્જ સમાન છે તો તેથી તે માટે હું નારંગી રંગનો ઉપયોગ તેના જેવા ચાર્જ સાથે કરીશ તો પછી આ બળ અપાકર્ષણ પ્રકારનું છે બીજી બાજુ જો ચાર્જ વિરુદ્ધ ચિન્હના છે તો પછી બળ આકર્ષક બનશે સદિશ નોટેશનમાં આપણે આ બધા કેવી રીતે લખી શકીએ આ લખવાની આ ખૂબ જ સરળ રીત છે હવે હું બળ લખીશ F1 14π0q1q2r12 2 r12 હવે હું આખી વાત લખી રહ્યો છું બળ એ મેગ્નીટ્યૂડ સાથેનો વેક્ટર 14π0q1q2r12 2 r12 છે હવે જો હું તે વેક્ટર નોટેશનમાં લખું તો મારે 1 પર બળ દર્શાવવું પડશે અથવા 2 પર બળ દર્શાવવું જોઈએ ચાલો આપણે 1 પર બળ લખીએ જે અહીં આ સબસ્ક્રિપ્ટ 1 દ્વારા સૂચવે છે તે એકમ સદિશ r12 દિશામાં બનશે આ હેટ અહીં યુનિટ વેક્ટર સૂચવે છે હવે તમે જોશો કે ફક્ત 1 થી 2 જતાં તમે r12 વેક્ટર લખો તેથી આ r 1 થી 2 છે યુનિટ વેક્ટર r12 એ એકમ દિશામાં હશે જો હું આ આમ લખીશ તો તમે જોશો કે 1 નું બળ r12 ની વિરુદ્ધ દિશામાં હશે તેથી મારે અહીંથી માઇનસ સાઇન કરવી પડશે અને તેને હું 14π0q1q2r12 2 r21 લખી શકું જયાં r21 એ 2 થી 1 નો યુનિટ વેક્ટર છે તમે નોંધો છે કે આ દરેક બાબત બધી નિશાનીઓ દિશા અને બધી બાબતોનું ધ્યાન રાખે છે F1 14π0q1q2r12 2 r21 જો ચાર્જ એકસરખા હોય તો પછી અહીં q1 અને q2 આ ધન બનશે અને તેથી સાઇન યોગ્ય દિશા આપે છે બીજી બાજુ જો q1 અને q2 વિરુદ્ધ હશે તો સાઇન બદલાશે તો ચાલો આને પુનરાવર્તિત કરીએ હું બે ચાર્જ q1 અને q2 લઈશ અને વેક્ટર નોટેશનમાં બધું લખીશ તો ચાલો હું સદિશ r12 ને 1 થી 2 તરીકે લઉ 2 થી 1 ને સદિશ r21 તરીકે લઉ તો હું આ પરંપરા ને પુરી રીતે અનુસરું છું

તો યોગ્ય દિશા સાથે 1 પર લાગતા બળને 14π0q1q2r12 2 r12 લખી શકાય અહીં r12 2 અને r21 2સમાન હોય છે F1 14π0q1q2r12 2 r12 અને તે જ રીતે 2 પર લાગતા બળ ની કિંમત F2 14π0q1q2r12 2 r12 હશે અહીં r12 2 અને r21 2 સમાન હોય છે આ અપાકર્ષણ આપે છે આકર્ષણ આપે છે કારણ કે હવે આપણે દિશાની કાળજી લઈ રહ્યા છીએ તો આ કુલમ્બનો નિયમ છે તે મેગ્નીટ્યૂડની સાથે સાથે બળની દિશા પણ આપે છે F2 14π0q1q2r12 2 r12 હવે આપણે પ્રાયોગિક રીતે તેને કઈ રીતે ચકાસી શકીએ શું કુલંબે બિંદુવત ચાર્જ દ્વારા આ પ્રયોગ કરેલો શું બિંદુવતચાર્જ પ્રયોગ કરવા માટે પ્રાપ્ય હતા તો જવાબ છે ના આ નિયમની સાથે સામ્યતા ધરાવતા બીજા એક નિયમને તમે યાદ કરી શકો તે નિયમનું નામ છે ગુરુત્વાકર્ષણ નો નિયમતે જણાવે છે કેબે દળ વચ્ચે જે બળ લાગે છે તે F એ G m1 m2r12 2 r21 દ્વારા આપવામાં આવે છે જયાં m1 અને m2 એ દળ છે r12 એ યુનિટ વેક્ટર છે આ હંમેશા આકર્ષણ બળ દર્શાવે છે ગુરુત્વાકર્ષણમાં દળની કોઈ સાઈન નથી હોતી પરંતુ નિયમનો પ્રકાર સરખો નથી હોતો આ નિયમની ચકાસણી કરવા માટે આપણે બે મોટા દળ લઇ શકીએ અને તેમની વચ્ચે આકર્ષણ બળ શોધી શકીએ F1 G m1 m2r12 2 r21 આથી બળ આ દિશામાં છે અને તે હંમેશા આકર્ષણ પ્રકારનું હોય છે તો આપણે આ માટે એવું વિચારી શકીએ કે આ દળ જે દ્રઢ છે તેમની વચ્ચે લાગતા બળને આપણે માપી રહ્યા છીએ પછી આપણે ધ્યાને લઇશું કે જે બળ આપણે માપીએ છીએ તે અંગેના દળ તેમના કેન્દ્રમાં એક જ જગ્યાએ કેન્દ્રીત થયેલા હોય તેમ ધારેલું છે તેથી બે ગોળાકાર દળ વચ્ચે લાગતું બળ G m1 m2r12 2 r12 હશે જયાં r12 એ તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર છે અને અહીં આકર્ષણ છે તેથી દિશા આ મુજબ છે F G m1 m2r12 2 r12 આ જ બાબતને કુલમ્બના નિયમ સાથે સરખાવીને તપાસી શકાય ચાલો તે અંગે તપાસ કરી જોઇએ તેથી જો હું કુલમ્બના નિયમ તરફ આગળ જવા માંગું છું તો હું ખૂબ મોટુ દળ લઇશ અને તે ચાર્જ કરવા માટે ધાતુના ગોળા સૌથી સહેલા છે એટલે કે તેના પર ચાર્જ મૂકવો વધુ સરળ છે ચાલો આપણે કહી શકીએ કે મેં અહીં ધન ચાર્જ મુક્યો છે કારણ કે તેઓને અલગ કર્યા છે આ વીજભાર સમાનરૂપે વિતરિત કરવામાં આવશે જો આ બંને ગોળા દૂર છે તો તેમના પર ચાર્જ બદલી શકાય તેવો છે કારણ કે જ્યારે આપણે તેમના પર ચાર્જ મુકીએ છીએ ત્યારે તેમના પર મુકેલ ચાર્જ સ્થાપિત કરીએ છીએ જો કે આ ચાર્જ મોબાઇલ હોવાને કારણે જ્યારે ચાર્જ અન્યની નજીક હોય છે ત્યારે આ પરિસ્થિતિમાં જતા નથી આ ચાર્જ આગળ વધવા જઇ રહ્યો છે અને પછી તેઓ નજીક આવે છે તેમ તેમના પર વધુ અને વધુ ચાર્જ હોય ત્યારે તેઓ વધુ દૂર જાય છે તેથી અહીં ચાર્જિસ એકબીજાથી દુર જાય છે તેમ તેમ તેમાંથી ઘણા બધા ચાર્જ ગોળાની પાછળની બાજુ જશે અને સામે ઓછો ચાર્જ એકત્રીત થશે અંતિમ ચિત્ર સાથે જો હું આ બે ચાર્જ ધ્યાન પર લઉ તો ચાર્જ ગોળા જે ચાર્જ થઈ રહ્યા છે તે અહીં વધુ કેન્દ્રિત થશે અને અહીંથી ગોળાની પાછળની બાજુ વધુ ચાર્જ કેન્દ્રિત થશે અને આગળ ચાર્જ ઓછો થશે પરિણામે હું ખરેખર તેમને અંતરથી અલગ થવાનું વિચારી શકતો નથી જે આ ચાર્જના કેન્દ્રો વચ્ચેનું અંતર છે અને મને ખબર નથી કે આ વિતરણ શું છે જ્યારે મને ખબર જ નથી કે આ વિતરણ શું છે તો હુ કોઇ ચોક્ક્સ તારણ પર ન આવી શકુ કે તે ચાર્જ એકબીજાથી કેટલા અંતરે છે તેથી કુલમ્બના નિયમની તપાસ ફક્ત એકબીજા સાથે ખુબ નજીક રહેલા બે ચાર્જ ધરાવતા ગોળા અને પછી તેમની વચ્ચે બળ માપવાથી કરી શકાતી નથી એક રસ્તો ખૂબ રસપ્રદ છે આમાંથી બહાર નીકળવાનો રસ્તો તમે જાતે બતાવી શકો છો કે વિકસાવી શકો છે જો ગોળા પર બળ 1r2 અનુસાર લાગે જે કુલમ્બના નિયમ મુજબ છે તો હુ એક ગોળો લઉ છું જે ધાતુનો છે અને તેના પર ચાર્જ મુક્યો છે તે તેની સપાટી પર આવે છે પણ ચાર્જ ધાતુના ગોળાની અંદર હોતો નથી તેથી હું ફરીથી જણાવીશ કે જો કોઈ બળ 1r2 આધારિત હોય અથવા જો ઇલેક્ટ્રીક ફોર્સ નો આ વિશિષ્ટ કેસ છે તે ચાર્જ 1r2 આધારિત હોય તો ધાતુના ગોળામાં જે ચાર્જ લગાવ્યા છે તે સપાટી પર આવશે તે વિશિષ્ટ બાબત છે તેથી આ તપાસવા માટે જે પ્રયોગ કરવામાં આવે છે તમે તેના માટે એક વીજભારીત ગોળો લો છો અને પછી એક ગોળા બહારથી વાયર દ્વારા કનેક્ટ કરો જો આ ગોળા પરનો ચાર્જ 0 થાય છે તો હું જાણું છું કે બળ ક્ષેત્ર 1r2 છે અને તે આ રીતે થાય છે અને આ કેવેન્ડિશ પ્રયોગ તરીકે ઓળખાય છે અને આ પુષ્ટિ થઈ છે કે તે 1r 2 10 17 જેટલું છે તેથી આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ કૂલંમ્બનો નિયમ ખરેખર 1r2 છે તો ચાલો આપણે જે સ્થાપિત કર્યું છે તે જોઈએ બે ચાર્જ વચ્ચે બળ |F| 14π0q1q2r2 છે જ્યાં r તેમના વચ્ચેનું અંતર છે નંબર બે તે અહીં પ્રાયોગિક રૂપે ચકાસાયેલ છે ત્રીજું હવે એમ કહી શકાય કે 1r2 જેવી પ્રકૃતિના કારણે ધાતુના ગોળા પરના વધારાના ચાર્જ બધા સપાટી પર આવશે